આપણી પાસે અહીં ફોટોવોલ્ટેઇક સેલ છે ફોટોવોલ્ટેઇક સેલનો સિમ્બોલ ટર્મિનલ વોલ્ટેજ v અને ટર્મિનલ કરંટ i જે અહીં ટર્મિનલ a ની બહાર નીકળે છે તે સૂચવવામાં આવ્યું છે અને આપણે પણ જાણીએ છીએ કે આપણે પહેલાં જોયું છે આ ફોટોવોલ્ટેઇક સેલનું ઇક્વિવેલન્ટ સર્કિટ મોડેલ અને તે આના જેવું છે જ્યાં તમારી પાસે આ કોન્સ્ટન્ટ કરંટ સોર્સ છે જે ફોટો કરંટ ફોટો કરંટ ip ને રજૂ કરે છે જે મૂળભૂત રીતે ઇન્સીડન્ટ સોલાર પાવરના સમપ્રમાણ માં છે આ મુખ્યત્વે સંસાધન છે બાકીના અન્ય તમામ પરિમાણો સિંક ડિસીપેટર્સ છે અને હવે આપણે પ્રયત્ન કરીશું આ ઇક્વિવેલન્ટ સર્કિટ મોડેલનો થોડો વધુ અભ્યાસ કરીશું અને ફોટોવોલ્ટેઇક સેલના વિવિધ પરિમાણોના સંદર્ભમાં ટર્મિનલ કરંટના સમીકરણ પર પહોંચવાનો પ્રયાસ કરીશું તેથી આ મોડેલનો ઉપયોગ કરીને આપણે આગળ ફોટોવોલ્ટેઇક સેલની થોડી વધુ સમજ મેળવીશું જે ફોટોવોલ્ટેઇક સેલની પસંદગી માટે ઉપયોગી થશે ચાલો આપણે અહીં થોડીક જગ્યા સાફ કરીએ અને ઇક્વિવેલન્ટ સર્કિટ અહીં ગોઠવીએ આ ઇક્વિવેલન્ટ સર્કિટ જોઈએ તો કરંટ ip એ ડાયોડ કરંટ id પ્લસ રઝીસ્ટન્સ R નો કરંટ પ્લસ ટર્મિનલ કરંટ i છે જો તમે આને રેફરન્સ નોડ તરીકે ધ્યાનમાં લો તો આ નોડ પરનો વોલ્ટેજ ફરીથી જોઈ શકાય છે કે તે v પ્લસ આ ડ્રોપના બરાબર છે અને આ ડ્રોપમાં જે પોટેન્સીયલ છે તે પોઝીટીવ છે અને અહીં નેગેટીવ અને તેથી તમારી પાસે આ પોઇન્ટ પર v પ્લસ iRs છે તેથી શન્ટ R દ્વારા વહેતો કરંટ i એ v પ્લસ iRs ભાગ્યા શન્ટ R છે ફરીથી ગોઠવીને આપણને કરંટ ટર્મિનલ કરંટ મળે છે જે ip માયનસ ડાયોડ કરંટ id માયનસ શન્ટ R દ્વારા વહેતો કરંટ જેને હું v પ્લસ iRs ભાગ્યા શન્ટ R લખી શકું હવે ડાયોડ કરંટ આપણે PN જંકશન થિયરી પર થી જાણીએ છીએ i d ને I 0 એ રીવર્સ સેચ્યુરેશન કરંટ છે જે e ના ઘાતમાં ડાયોડની અક્રોસનાં વોલ્ટેજ જે બીજું કઈ નથી પણ v પ્લસ iRs ભાગ્યા ઇનઆયડયાલીટી ફેક્ટર n ગુણ્યા VT માયનસ 1 દ્વારા લખી શકાય છે તેથી આ ડાયોડ માટેનું કરંટ સમીકરણ છે જે PN જંકશન થિયરી પર થી આવે છે જે તમને કોઈપણ ઇલેક્ટ્રોનિક્સ PN જંકશનના પ્રકરણમાં મળશે મિલમેન અને હલકીઅસની ઇનટીગ્રેટેડ સર્કિટ ઇલેક્ટ્રોનિક્સ એ ટીપીકલ રેફરન્સ રહેશે હવે VT n અને I0t શું છે I0 એ રીવર્સ સેચ્યુરેશન કરંટ છે VT એ તાપમાનનો ઈક્વિવેલન્ટ વોલ્ટ છે VT એ તાપમાનનો ઈક્વિવેલન્ટ વોલ્ટ છે અને એ બોલ્ટઝમેન કોન્સ્ટન્ટ ગુણ્યા તાપમાન ભાગ્યા q દ્વારા આપવામાં આવે છે q એ કુમ્બ્સમાં ઇલેક્ટ્રોનિક ચાર્જ છે K બોલ્ટઝમેન કોન્સ્ટન્ટ છે T એ ડિગ્રી કેલ્વિનમાં તાપમાન છે અને જો તમે બોલ્ટઝમેન કોન્સ્ટન્ટ ઇલેક્ટ્રોનિક ચાર્જને મૂકો છો તો તમને T ભાગ્યા 11600 આ મૂલ્ય મળશે n એ એક પરિમાણ છે જે મટીરીયલ પર આધારીત છે અને તેનું મૂલ્ય સિલિકોન માટે 2 ની બરાબર છે અને તે અન્ય સેમિકન્ડક્ટર મટીરીયલ્સ માટે અલગ અલગ છે હવે I0 પોતે રીવર્સ સેચ્યુરેશન કરંટ તરીકે ઓળખાય છે તે પણ જે મટીરીયલ પર અને P અને N જંકશનના ડોપિંગ પર આધારીત છે એટલું જ નહીં I0 એ તાપમાન પર આધારિત છે તેથી આ નીચેના સંબંધ દ્વારા આપવામાં આવ્યું છે K T નો ઘાત m અને e નો ઘાત માયનસ VGO ભાગ્યા nVT તે જ nVT અહીં પણ આવી રહ્યું છે જ્યાં K એ કોન્સ્ટન્ટ છે જે PN જંકશનના ડાયમેન્સન અને મટીરીયલ પ્રોપર્ટીસ પર આધારિત છે અને VGO એ ન્યુમેરીકલી ઇલેક્ટ્રોન વોલ્ટમાં ઇક્વિવેલન્ટ બેન્ડ ગેપ એનર્જી છે તેથી VGO એ મૂળભૂત રીતે ફોરબીડન બેન્ડ ગેપ એનર્જી છે જે ઇલેક્ટ્રોન વોલ્ટમાં EGO છે તો આ આ ફરીથી એક ન્યુમેરીકલ વેલ્યુ છે જે ત્યાં આવશે VT ચોક્કસપણે જાણીતું છે જે તેવું જ છે જે T ભાગ્યા 11600 દ્વારા લખ્યું હતું n ફરીથી સિલિકોન માટે 2 છે T એ ડીગ્રીકેલ્વિનમાં તાપમાન છે કેટલાક વિશિષ્ટ મૂલ્યો આ રીતે છે તમારી પાસે M છે જે સિલિકોન માટે 1 5 અને VGO 1 16 થી 1 21 સુધી બદલાય છે ફરીથી પ્યોરીફીકેશનના ગ્રેડ પર આધારીત છે જે ઇલેક્ટ્રોનિક રેટ સોલર ગ્રેડ PV સેલ માટે સોલર ગ્રેડ 1 16 વોલ્ટસ ની વધુ નજીક હશે તો આ ટીપીકલ વેલ્યુસ છે જેનો ઉપયોગ કરીને તમે ખાસ PN જંકશન ડિવાઇસ માટે રીવર્સ સેચ્યુરેશન કરંટ મેળવી શકો છો ફોટોવોલ્ટેઇક ટર્મિનલ કરંટનું સંપૂર્ણ મોડેલ હવે આ રીતે લખી શકાય ip એ ફોટો કરન્ટ છે જે ઇન્સીડન્ટ સોલાર રેડીએશન માઇનસ I નોટ eનો ઘાત ટર્મિનલ વોલ્ટેજ પ્લસ iRs બાય n VT માયનસ શન્ટ રઝીસ્ટર માંથી પસાર થતો કરંટ જે આ રીતે છે તેથી આ PV સેલનું ટર્મિનલ કરંટનું મોડેલ બનાવશે અને આ ઉપર બતાવ્યા પ્રમાણે ઇક્વિવેલન્ટ સર્કિટમાંથી સરળતાથી મેળવી શકાય છે તેથી આ કરંટનું સમીકરણઆ પોઇન્ટે વર્ડ ઓફ કોહેઝન છે તમે જોશો કે ટર્મિનલ કરંટ i એ પોતાનું એક ફંક્શન છે I અહીં સમીકરણમાં દેખાય છે તેથી આનો અર્થ એ છે કે આ એક એકેઝ્યુઅલ સમીકરણ છે જેનો અર્થ એ છે કે i નું પ્રેઝન્ટ સ્ટેટ એ i નાં પોતાના પ્રેઝન્ટ સ્ટેટ પર આધાર રાખે છે અને તેથી તે એક એલ્જેબ્રિક સમીકરણ છે અને તમે પ્રોબ્લેમ્સમાં જઈ શકો અને સિમ્યુલેશન કરી શકો જો કે વ્યવહારમાં તમારે સમજી લેવું જોઈએ કે ડાયોડ તે આદર્શ ડાયોડ નથી તેની પાસે જંકશન કેપેસિટન્સ અને ડાયોડની આજુબાજુનો જંકશન કેપેસિટન્સ કેઝ્યુઆલીટી પ્રોબ્લેમની સંભાળ લેશે જેનો અર્થ અહીં વોલ્ટેજ એક સ્ટેટ હશે અને તેમાં હિસ્ટ્રી અને મેમરી હશે અને તેથી જો આ ખાસ સરકિટ સ્પાઈસ માં સિમ્યુલેટ કરશો તો અહીં કરંટ કોઈ પ્રોબ્લેમ નહિ કરશે કારણ કે સ્પાઈસ જંકશન અને ડીફ્યુઝ્ન કેપેસિટન્સની સાથે ડાયોડનું વાસ્તવિક મોડેલ લે છે જ્યારે તમે MATLABમાં સિમ્યુલિંકમાં આ સમીકરણનું સિમ્યુલેશન કરવાનો પ્રયાસ કરો એક સમીકરણ તરીકે તે તમને એલ્જેબ્રિક લૂપ પ્રોબ્લેમ્સ આપશે તેથી તે માટે શું કરી શકાય કે મેમરી બ્લોક હિસ્ટ્રી બ્લોક નો ઉપયોગ કરવો આ કરંટને હિસ્ટ્રી બ્લોકમાંથી પસાર કરો અને તેનો ઉપયોગ અહીં ટર્મિનલ વોલ્ટેજની ગણતરી કરવા માટે કરો આ થોડી મેમરી ઈફેક્ટ આપશે અને સિમ્યુલેશન વર્ક પ્રોબ્લેમ્સ વગર કરશે જો કે આપણા વિશ્લેષણ અને ઉપકરણોની પસંદગી અને PV સેલને સમજવા માટે આ મોડેલ પૂરતા કરતાં વધુ છે અને આપણે આ મોડેલનો ઉપયોગ PV સેલને આગળ સમજવા માટે કરીશું અને કેરેક્ટરાઈઝ કરશું